બરાબર તેથી આ સમસ્યાના સમાધાન પર જઇએ આ ફક્ત હમણાં જ આપણે સમસ્યા આપી છે નીચેના પરિમાણો 𝑟 1 015 𝑚 આપવામાં આવેલ છે 𝑝 740 𝑚𝑚 𝑜𝑓 𝐻𝑔 આ આપવામાં આવ્યું છે 𝑡 27° 𝐶 આપણે આ સૂત્ર 𝛿 0 392𝑝273𝑡 ને જાણીએ છીએ 𝑝 740 અને 𝑡 27 તે 𝛿 0 હવે તે પણ આપવામાં આવ્યું છે 𝐷𝑒𝑞 4

આપણે જાણીએ છીએ કે વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજ આરએમએસ આ સૂત્ર પણ આપણે મેળવ્યું છે 𝑉0 𝐺0𝑚0𝑟𝛿ln𝐷𝑒𝑞𝑟 આ સૂત્ર પણ આપવામાં આવ્યું છે 𝐺0 𝑚0 𝑟 𝛿 𝐷𝑒𝑞 બધા જાણીતા છે તમે અહીં અવેજી કરો જો તમે અવેજી કરો છો તો પછી 𝑉0 2 015 150 આ તે છે જે પ્રથમ તમે આ સૂત્રનો ઉપયોગ કરીને તમે ગણતરી કરો છો તે તમારા વિક્ષેપપૂર્ણ ક્રિટીકલ વોલ્ટેજ 𝑉0 છે આગળ સ્થાનિક માટે છે હવે આ વસ્તુ 2 વસ્તુઓ માટે આપવામાં આવ્યું છે જેને હું સ્થાનિક કોરોના તરીકે બોલાવી રહ્યો છું બીજો હું ફરીથી સામાન્ય કોરોનાને બોલાવી રહ્યો છું આ તમને એક સવાલ છે કે સ્થાનિક કોરોના શું છે અને સામાન્ય કોરોના શું છે આ તમને એક સવાલ છે તમે 1 અથવા 2 લાઇનનો જવાબ લખશો અને તે તમે મને મોકલશો સ્થાનિક કોરોના માટે દરેક પરિમાણોને કાળજીપૂર્વક જુઓ પછી અમે જવાબ આપીશું 𝑚𝑣 0 આપણે વિઝ્યુઅલ ક્રિટિકલ વોલ્ટેજ આરએમએસ જાણીએ છીએ આ સૂત્ર આપણા માટે જાણીતું છે 𝑉𝑣 𝐺0𝑚𝑣𝑟𝛿 1 0 બધા પરિમાણો આપવામાં આવેલ છે તે આપણે મીટર દીઠ વોલ્ટ માં રૂપાંતરિત કર્યું છે

015 158 પરંતુ યાદ રાખો કે આ બધું આરએમએસ મૂલ્ય કૌંસ છે જે હું અહીં લખી રહ્યો છું તેમ છતાં પણ મેં અહીં લખ્યું છે મેં લખ્યું છે આ તમારો 158 87 𝑘𝑉 છે હવે સામાન્ય કોરોનામાં 𝑚𝑣 0 82 બરાબર જુઓ સ્થાનિક કોરોના માટે 𝑚𝑣 0 72 અને સામાન્ય કોરોના માટે 0 82 તે માંથી તમે મને આ 2 જવાબો આપવાનો પ્રયત્ન કરો કે આ શું છે સ્થાનિક કોરોના એટલે સામાન્ય કોરોના એટલે આગળ ઉપયોગ કરવાની જરૂર નથી કારણ કે બધા સીધા પ્રમાણસર છે ફક્ત તે ગુણોત્તર વસ્તુનો ઉપયોગ કરો જે તમારી પાસે 158 87 છે તે 𝑉𝑣 સામાન્ય કોરોના છે 158 87 પરંતુ અહીં 𝑚𝑣 0 82 છે 72 180 વાસ્તવિક ઓપરેટિંગ વોલ્ટેજથી ન્યુટ્રલ ખરેખર 220 √3 127 𝑘𝑉 જે 𝑉𝑣 કરતા ઓછો છે અને ત્યાં કોઈ કોરોના નથી કારણ કે આ વોલ્ટેજ તમે જે કહો છો તમારો 𝑉𝑣 તેના કરતા ઓછો છે કે વિઝ્યુઅલ વિક્ષેપિત વોલ્ટેજ બરાબર અથવા વિઝ્યુઅલ ક્રિટિકલ વોલ્ટેજ બરાબર તેનો અર્થ એ કે ત્યાં કોઈ કોરોના નથી ત્યાં ખર્ચ થશે અને પછી આ પરિમાણ આપ્યું છે કે તમે આ વાત પરથી આગાહી કરી શકો છો કે કોરોના થશે કે નહીં આગળ ઉદાહરણ 3 છે એક 3 𝑝ℎ𝑎𝑠𝑒 220 𝑘𝑉 50 𝐻𝑧 અને 200 𝑘𝑚 લાંબી ટ્રાન્સમિશન લાઇનના ત્રણ કંડકટર માટે પ્રત્યેકની ત્રિજ્યા 1 𝑐𝑚 અને અંતર 5 𝑚 એક સમતુલ્ય ત્રિકોણ રચના વગર કોરોના લોસ નક્કી કરો તેનો અર્થ ફરીથી 𝐷𝑒𝑞 5 𝑚 હવાનું તાપમાન 30° 𝐶 છે અને વાતાવરણીય દબાણ 760 𝑚𝑚 𝑜𝑓 𝐻𝑔 છે અનિયમિત પરિબળ 0 85 છે બરાબર આ તે જ વસ્તુ છે જ્યારે દર વખતે હું સમકક્ષ ત્રિકોણ લઈ રહ્યો છું જે કંડક્ટર સ્પેસ છે હમણાં હું એક દાખલો આપી રહ્યો છું કે જો તમે આડું અંતર લેશો તો 5 તમે જાણો છો કે આડું અંતર છે એટલે 𝑎𝑏 વચ્ચે કહો 5 𝑏𝑐 વચ્ચે 5 અને 𝑎𝑐 એ 10 છે બરાબર 𝑏 એ 𝑎 અને 𝑐 અને 𝑎 અને 𝑏 વચ્ચે 5 𝑏 અને 𝑐 વચ્ચે 5 અને 𝑎 અને 𝑐 માં 10 એ વચ્ચેનું મધ્યમ કંડકટર છે તો પછી અન્ય તમામ પરિમાણો સમાન રહેશે તે શોધવાનો પ્રયાસ કરીશું કોરોના લોસ અને તુલના શું હશે આ જે પણ આપણને મળી રહ્યું છે તે તમારા માટે આંકડાકીયદાખલો છે તમે તેને હલ કરશો હવે સમીકરણ 44 થી આ તમારા પીકનું સૂત્રPeeks formula છે કે 𝑃𝑐 244𝛿𝑓 25𝑉𝑛 −𝑉02 √𝑟𝐷 × 10−5 𝑘𝑊𝑘𝑚𝑝ℎ𝑎𝑠𝑒 હવે 𝑓 ને 50 𝐻𝑧 આપવામાં આવેલ છે 𝛿 ની તમારે ગણતરી કરવી પડશે કારણ કે તે 𝛿 આપવામાં આવ્યો છે તે જાણીતો છે આ 0 392𝑝 273𝑡 𝑝 ને 760 આપવામાં આવેલ છે જે વાતાવરણીય દબાણ છે અને 𝑡 એ 30° 𝐶 છે તેથી તે 𝛿 0 983 આવી રહયો છે હવે 𝑟 1𝑐𝑚 0 01 𝑚 અને 𝐷 એ 5 𝑚 𝐷 અથવા 𝐷𝑒𝑞 સમાન હશે કારણ કે તે સમકાલીન જગ્યા 5 𝑚 સિવાય છે તેનો અર્થ એ છે કે તેના આધારે તમે ગણતરી કરો 𝑉0 3 × 106√2 × 𝑚0 × 𝑟 × 𝛿 × ln𝐷𝑟 3×106√2 × 0 તે વોલ્ટ છે જો તમે આની ગણતરી કરો તો તમને 𝑉0 110 5 𝑘𝑉 rms ની કિંમત મળશે આ rms મૂલ્ય છે હવે 𝑉𝑛 220√3 𝑘𝑉 127 𝑘𝑉 તેથી આનો અર્થ એ કે આ તમારી આ વસ્તુ હવે આની તુલનામાં વધારે છે 𝑃𝑐 2440 015 × 10−5 × 200 𝑘𝑊𝑝ℎ𝑎𝑠𝑒 કૃપા કરીને તમે ક્યારે તેની તપાસ કરશો તે જાણો કૃપા કરીને આ ગણતરી તપાસો સાચી છે કે નહીં ફક્ત એટલું જ પુનરાવર્તન કરો કે આ બધી સંખ્યાત્મક ખરેખર તમારા બધાની ગણતરી ફક્ત મારા દ્વારા કરવામાં આવી છે જો તમને કોઈ પણ ગણતરીમાં ભૂલ મળી હોય તો તમારું હંમેશાં સ્વાગત છે તમે ફક્ત તે જ તમે મને જણાવી શકો છો કે આ તે ગણતરી ભૂલ છે હું આ તેની પ્રશંસા કરીશ બરાબર કારણ કે આ બધી ગણતરીઓ ખરેખર મારા વિદ્યાર્થી દ્વારા જ નહીં પરંતુ મેં કરી છે મેં આ બધી બાબતો મારી જાતે જ કરી છે તમે હમણાં જ મને જણાવો કે જો કોઈ ગણતરીમાં ભૂલ કોઈ ભૂલ હોય તો હું તેને સુધારીશ તેથી આ પીકનું સૂત્રPeeks formula આ એક ફેઝ દીઠ કિલોમીટર દીઠ કિલોવોટ છે પરંતુ લાઇન લંબાઈ 200 𝑘𝑚 છે તેથી જ તેનો 200 દ્વારા ગુણાકાર થાય છે તેથી તે કિલોમીટર દીઠ ફેઝ દીઠ કિલોવોટ ત્યાં હશે નહીં કારણ કે તેનો 200 દ્વારા ગુણાકાર થાય છે જો તમે આમ કરો તેથી 𝑃𝑐 472 73 𝑘𝑊𝑝ℎ𝑎𝑠𝑒 તેથી તે ફેઝ દીઠ છે ત્યાં 3 ફેઝો છે કુલ કોરોના લોસ 3 × 472 73 1418 19 𝑘𝑊 થશે શક્ય તેટલું દરેક પ્રકરણ માટેના કેટલાક numericalsન્યુમેરીકલ્સઆંકડાઓદાખલાઓ હું તમને એવું બતાવી રહ્યો છું કે તમે કરી શકો છો તમારા અભ્યાસ માટે તમારા માટે સરળ રેહશે આગળ તે અહીં ઉદાહરણ 4 છે ત્રિજ્યા 1 𝑐𝑚 અને અંતર સપ્રમાણતા 4 𝑚 ના કંડકટર સાથે 3 ફેઝ લાઇન માટે વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજની ગણતરી કરો આ કિસ્સામાં સમીકરણ 36b માંથી વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજ સૂત્ર તે 𝑉0 3×106√2𝑟ln𝐷𝑒𝑞𝑟 છે તેથી 𝑟 1 𝑐𝑚 0 01 𝑚 અને 𝐷𝑒𝑞 4 𝑚 તેને સપ્રમાણ રીતે 4 𝑚 આપવામાં આવેલ છે તેથી 𝑉0 3×106√2 × 0 01 જો તમે આ 𝑉0 217 1 𝑘𝑉 તે લાઇનૂથી ન્યૂટ્રલ વોલ્ટેજની ગણતરી કરો છો તેથી લાઇનથી લાઇન વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજ √3 × 127 આ તે લાઇનથી લાઇન વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજ છે આગળ એક છે મને લાગે છે કે આ આંકડા તમારી જે પણ થિયરી આપણે આ numericals જોયા છે તે બનાવશે તમને આ સમજવામાં મદદ કરશે આગળ આ ઉદાહરણ છે આ ઉદાહરણ 5 છે કંડક્ટર ત્રિજ્યા 1 3 𝑐𝑚 સાથેની 220 𝑘𝑉 3 ફેઝ ની ટ્રાન્સમિશન લાઇન બનાવવામાં આવી છે જેથી કોરોના થાય તો જો લાઈન વોલ્ટેજ 260 𝑘𝑉 𝑟𝑚𝑠 કરતાં વધી જાય તો કંડકટરો વચ્ચેનું અંતર શોધી કાઢો આપણે અહીં કંડક્ટર વચ્ચે અંતર શોધવું પડશે હવે વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજ તે આ બાબતનું rms મૂલ્ય છે કે તમે જેને કહો છો તે તે છે કે જો લાઇન વોલ્ટેજ આ 260 𝑘𝑉 𝑟𝑚𝑠 કરતા વધારે છે તેથી કંડક્ટર વચ્ચે અંતર શોધો તેથી વિક્ષેપિત તમારો વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજ 𝑉0 𝑉𝑟𝑚𝑠 260√3 150 તે તમારો છે જેને તમે કહો છો તે આપવામાં આવ્યો હતું જો લાઇન વોલ્ટેજ આપવામાં આવ્યો હતો આપણે આને ફેઝ વોલ્ટેજ તરીકે બનાવી રહ્યા છીએ એટલા માટે બધી ગણતરીઓ કે જેમાં તમે ફેઝ વોલ્ટેજને આધારે બનાવી રહ્યા છો તે 260√3 150 11 𝑘𝑉 છે

હવે અહીં ધારીને તમારે કેટલુક ધારવાનું છે 𝛿 1 ધારી રહ્યા છીએ જો આ પરિમાણો આપવામાં ન આવે ઉદાહરણ તરીકે તે હવા ઘનતા પરિબળ 𝛿 અથવા 𝑚 તમે માનો છો કે તેઓ એક છે જો તે આપવામાં ન આવે તો તમારે આપવું પડશે જો તેનો અર્થ એ નથી કે તમારે એક માની લેવો પડશે તે પણ પ્રશ્નમાં તેનો ઉલ્લેખ નથી તમારે એમ માનવું પડશે કે તે એક છે એનો અર્થ એ કે સરળ કંડક્ટર માટે હું લખી રહ્યો છું તે 𝛿 1 અને 𝑚0 1 ધારણ કરી રહ્યો છું તેથી 𝑟 1 013 𝑚 અને 𝑉0 150 11 × 103 𝑉 તમે વોલ્ટમાં રૂપાંતરિત કરી રહ્યાં છો તેથી આ 150

013 જો તમે આ સમીકરણ હલ કરો તો તે તમને 𝐷 3 𝑚 આપશે મને લાગે છે કે જો તે તમને 3 𝑚 બરાબર આપશે તે ખરેખર કંડકટરો વચ્ચેનું અંતર શોધવા માટે કહેવામાં આવ્યું છે આગળ બીજું એક ઉદાહરણ પ્રથમ સિદ્ધાંતથિયરી અને પછી ઉદાહરણ હમણાં ઉદાહરણ 6 આ કિસ્સામાં કે 3 ફેઝ ની સમકાલીન ટ્રાન્સમિશન લાઇનમાં 114 𝑘𝑉 પર 55 𝑘𝑊 અને 110 𝑘𝑊 અને 100 𝑘𝑊 નો કુલ કોરોના લોસ છે તેનો અર્થ એ કે તે આપવામાં આવે છે કે જ્યારે કોરોના લોસ 55 વોલ્ટેજ હોય ત્યારે 110 કેવી હોય છે અને જ્યારે તે 100 𝑘𝑊 કોરોના લોસ વોલ્ટેજ હોય તો તે સમયે તે 114 𝑘𝑉 હતો તો પછી લાઇનો વચ્ચે વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજ શું છે અને આગળ 120 𝑘𝑉 પર કોરોના લોસ શું છે આ તે વસ્તુઓ છે જે તમારે શોધવા માટે છે 3 ફેઝ માટે કોરોનાને કારણે થતા પાવર લોસ માટે આ તમારા પીકનું સૂત્ર 𝑃𝑐 3 × 244𝛿 𝑓 25 𝑉𝑛−𝑉02 √𝑟𝐷 × 10−5 𝑘𝑊𝑘𝑚 દ્વારા આપવામાં આવે છે હવે આ અગાઉ તે 𝑘𝑊𝑘𝑚𝑝ℎ𝑎𝑠𝑒 હતું પરંતુ અહીં તમે જુઓ આપણે અહીં આનો 3 વડે ગુણાકાર કર્યો છે એટલે આપણે 3 નો ગુણાકાર કર્યો છે તેથી જ તે ફેઝ દીઠ ત્યાં નથી કારણ કે જે પણ પીકનું સૂત્ર તે ફેઝ દીઠ હતું પરંતુ તમે તેનો 3 દ્વારા ગુણાકાર કર્યો છે તે 𝑘𝑊𝑘𝑚 આપવામાં આવ્યું છે હવે 𝛿 𝑓 𝑟 અને 𝐷 લેતા તે બધા અચળ છે કારણ કે 𝛿 અચળ છે 𝑓 અચળ છે 𝑟 અચળ છે 𝐷 અચળ છે બધા અચળ પરિમાણો છે તેથી તમે લખી શકો છો કે કોરોના લોસ 𝑃𝑐 તે 𝑉𝑛−𝑉02 ની પ્રમાણસર છે તેનો અર્થ 𝑃𝑐 ∝ 𝑉𝑛 − 𝑉02 કારણ કે બધા અચળ છે અન્ય પરિમાણો અચળ છે 𝛿 𝑓 𝑟 અને 𝐷 બધા અચળ છે એનો અર્થ એ કે સામાન્ય રીતે આપણે 𝑃𝑐 𝐾𝑉𝑛−𝑉02 લખી શકીએ છીએ આ સમીકરણ 1 છે હવે તે આપવામાં આવ્યું છે કે જ્યારે 𝑃𝑐 55 𝑘𝑊 𝑉𝑛 110√3 𝑘𝑉 કારણ કે તમે તે લાઇનથી ન્યૂટ્રલ વોલ્ટેજ કહો છો તે બધું આપણે લેવાનું છે જ્યારે કંઇ ઉલ્લેખિત નથી તો તમારે ધારવાનું છે કે જો કંઇપણ ઉલ્લેખિત નથી તો તે લાઈનથી લાઇન વોલ્ટેજ છે તેથી જ 𝑉𝑛 110√3 𝑘𝑉 તે લાઇનથી ન્યૂટ્રલ વોલ્ટેજ છે કારણ કે સમસ્યામાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેથી તમારે એમ ધારવું પડશે કે તે લાઈનથી લાઇન વોલ્ટેજ છે જ્યારે 𝑃𝑐 55 𝑘𝑊 𝑉𝑛 110 𝑘𝑉 લાઇનથી લાઇન વચ્ચે આનો અર્થ એ કે તમે તેને લાઇનથી તમારા લાઇનથી ન્યૂટ્રલ બનાવો છો જે 110√3 𝑘𝑉 બરાબર છે તેનો અર્થ એ કે તમે 55 𝐾110√3−𝑉02 લખી શકો છો આ સમીકરણ 1 છે આ સમીકરણ 1 છે એ જ રીતે જ્યારે 𝑃𝑐 100 𝑘𝑊 𝑉𝑛 114√3 𝑘𝑉 અને ફરીથી તમે સમાન સમીકરણનો ઉપયોગ કરી શકો છો ત્યારે તમે 100 𝐾114√3−𝑉02 લખી શકો છો આ સમીકરણ છે આ 1 છે આ સમીકરણ 2 છે હવે તમારા આ સમીકરણ 1 નો ભાગાકાર કરો અને આ તમે 𝐾 દ્વારા વિભાજિત કરી શકો છો અને 𝐾 રદ કરવામાં આવશે સમીકરણ 1 ને સમીકરણ 2 દ્વારા ભાગતા તમને 55100 110√3−𝑉02 114√3−𝑉02 મળશે અથવા આ સમીકરણ ડાબી બાજુ આ સમીકરણ જમણી બાજુ આપણે લખી શકીએ છીએ આ 63 55 હશે જો તમે આને હલ કરો તો તમને તે મળશે 𝑉0 57 𝑘𝑉 આ વર્ગ છે તેથી તેનું વર્ગમૂળ 63 74 તે પછી તમે તેને હલ કરો તો તમને 𝑉0 57 𝑘𝑉 મળશે તેથી બીજા કિસ્સામાં બીજા કિસ્સામાં આપણે 𝑊 𝐾120√3 − 𝑉02 જાણીએ છીએ આ એક ખરેખર આપણને જાણીતું છે કે આ સૂત્ર આપણને જાણીતું છે અને બીજો કેસ તે પૂછવામાં આવે છે કે જો વોલ્ટેજ 120 𝑘𝑉 છે તો કોરોના લોસ શું છે આમાં આ રૂપાંતરિત કરવામાં આવે છે 120 𝑘𝑉 લાઇનથી ન્યૂટ્રલ 120√3 − 𝑉02 ફેરવવામાં આવે છે અને તે કૌંસ પર છે જે હું તમારા માટે લખી રહ્યો છું 𝑉𝑛 120√3 𝑘𝑉 સમીકરણ 1 દ્વારા સમીકરણ 3 ને વિભાજીત કરતા આ સમીકરણ 1 દ્વારા સમીકરણ 3 નું વિભાજન છે

પરંતુ 𝑉0 આપણે 57 𝑘𝑉 ની ગણતરી કરી છે તેથી આ સમીકરણ માંથી 𝑊 55 × 69 જો તમે આને હલ કરો 𝑊 196 તેથી લાઇનથી લાઇન વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજ √3 𝑉0 હશે કારણ કે આપણે જાણી લીધું છે 𝑉0 57 𝑘𝑉 આ લાઇનથી ન્યૂટ્રલ છે આ લાઇનથી ન્યૂટ્રલની ગણતરી છે પછી લાઇનથી લાઇન વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજ √3 𝑉0 √3 × 57 98 72 𝑘𝑉 હશે બરાબર હું તમારા માટે એક વધુ ઉદાહરણની આશા રાખું છું હવે આ ઉદાહરણો ખૂબ સરળ છે તેવી હું આશા રાખું છું આ કોરોના ઉદાહરણ માટેનું છેલ્લું ઉદાહરણ 7 છે જો તાપમાન 27° 𝐶 અને વાતાવરણીય દબાણ 750 𝑚𝑚 𝑜𝑓 𝐻𝑔 હોય તો 220 𝑘𝑉 50 𝐻𝑧 3 ફેઝ ટ્રાન્સમિશન લાઇનમાં 1 4 𝑐𝑚 ત્રિજ્યા સમતુલ્ય ત્રિકોણ રચનામાં કંડકટરોનું અંતર 3 𝑚 છે 𝑚0 એ 0 80 આપવામાં આવેલ છે આપણે કોરોના લોસ શોધવાનો છે વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજ આ સૂત્ર જે આપણે જાણીએ છીએ તે 𝑉0 3×106√2 × 𝑚0 × 𝑟 × 𝛿 × ln𝐷𝑒𝑞𝑟 𝑉𝑝ℎ𝑎𝑠𝑒 છે

80 𝑝 750 𝑚𝑚 𝑜𝑓 𝐻𝑔 તેથી 𝛿 તમે ગણતરી કરો છો કે આ સૂત્ર આપણને જાણીતું છે આ સૂત્ર આપણને જાણીતું છે

અને 𝐷𝑒𝑞 3 𝑚 આપવામાં આવેલ છે આની સાથે આ 𝑉0 𝑉𝑟𝑚𝑠 3×106√2 × 0 014 𝑉𝑝ℎ𝑎𝑠𝑒 તમે બધા પરિમાણો અવેજી કરો છો સમીકરણો જાણીતા છે ફકત તમારે તેને તમારા ધ્યાનમાં રાખવા પડશે પરીક્ષાના હેતુ માટે તમારે તેને તમારા મગજમાં રાખવા પડશે તેથી 𝑉0 124 97 𝑘𝑉 𝑝ℎ𝑎𝑠𝑒 બરાબર તેથી પીકના સૂત્રનો ઉપયોગ કરીને કોરોના લોસ

972 0 014 312 × 10−5 𝑘𝑊𝑘𝑚𝑝ℎ𝑎𝑠𝑒 પરંતુ અહીં મેં લખ્યું છે જો તમે ધારી લો કે લાઇન એ 100 𝑘𝑚 લાંબી છે તો તે 5 34 𝑘𝑊 𝑝ℎ𝑎𝑠𝑒 હશે જો તે 3 ફેઝ લાઇન છે તો તે તમારો 16 100 𝑘𝑚 લાંબી લાઇન માટે કે જેને તમે કહો છો તે કોરોના લોસ ખૂબ વધારે છે જ્યારે તે પ્રેક્ટિસિંગ એન્જિનિયર માટે ડિઝાઇન દૃષ્ટિકોણથી આ બધી બાબતો ડિઝાઇન ટ્રાન્સમિશન લાઇનમાં તેઓ બધા પરિબળોને સૌથી ખરાબ માને છે જેમાં સૌથી ખરાબ કેસની સ્થિતિનો સમાવેશ થાય છે જેના આધારે તેઓ ફક્ત ટ્રાન્સમિશન લાઇન ડિઝાઇન કરે છે આ સાથે આપણે કોરોના સમાપ્ત કરીશું આ પ્રકરણમાં પતી ગયુ છે કોરોના લોસ બધું પતી ગયું છે હવે પછીની આગળની વસ્તુ એ છે કે સેગ અને ટેન્શન નું એનાલિસિસવિશ્લેષણ ટ્રાન્સમિશન લાઇનના સેગ અને ટેન્શન ની શરૂઆત કરતા પહેલા જ્યારે સેગ અને ટેન્શન સમાપ્ત થશે ત્યાર પછી આપણે ડીસ્ટીબ્યુશન સિસ્ટમ માટે જઈશું તમારો લોડ ફ્લો જે ન્યૂટન રેફસન અથવા ગૌસ સીડેલ બે પદ્ધતિઓ નથી ફક્ત હું તમને કહેવાનો પ્રયત્ન કરીશ અને તમે તેને શોધી શકશો તે ખૂબ જ અસરકારક રહેશે ઉદાહરણ તરીકે તે તમારું કારણ છે કે જે આજકાલ પુનપ્રાપ્ય સ્ત્રોતો અથવા વિખેરી શકાય તેવા અથવા બિન વિસર્જનશીલ ડીજી ડીસ્ટીબ્યુશન સિસ્ટમનું વધુને વધુ મહત્વ થવાના કારણે છે આ સેગ અને ટેન્શન પછી તમને તે મૂળભૂત રીતે મળ્યું છે કે તમારુ સેગ વિશ્લેષણ અને ટ્રાન્સમિશન લાઇન ગણિતનું વિશ્લેષણ અહીં સામેલ છે અને તે પછી તમને ડિસ્ટ્રિબ્યુશન લોડ ફ્લો કેપેસિટર મળશે પછી થોડું વોલ્ટેજ સ્ટેબીલીટી લોડ ફ્રિકવંન્સી કંટ્રોલ અને અલબત્ત યુનિટ કમીટમેન્ટ આ બધા મુદ્દાઓ ઘણા એવા છે જે તમે જાણો છો રસપ્રદ છે જ્યારે આપણે આ ગણિતમાં આવશું અને તમે જોશો કે તે કેવું છે ત્યારે આ સેગ અને ટેન્શન પણ તમને ખૂબ જ રસપ્રદ વિષય જાણવા મળશે સેગ અને ટેન્શન નું વિશ્લેષણ આ તે તમારા માટે ખૂબ જાણીતી બાબત છે ખાસ કરીને તમે જોયું છે કે લાંબી ટ્રાન્સમિશન લાઇન જ્યારે તે ઉનાળામાં તમારા 2 ટાવર્સની વચ્ચે જોડાયેલી હોય ત્યારે તમે જોશો કે તે કેટરનરી આકાર છે કે કંડક્ટર તમારા જેવો કંઇક લઈ રહ્યો છે જેને તમે બોટના પ્રકારનો આકાર કહો છો જેને આપણે કેટરનરી આકાર કહીએ છીએ તે ક્યારેય આડા બરાબર હોતું નથી કારણ કે તે વજન અને પવનનું દબાણwinds pressure છે તાપમાન ખૂબ ઊંચું હોવાથી તમે ઉનાળામાં મહત્તમ સેગ શોધી શકો છો આપણે તે શોધવો પડશે તેનો અર્થ એ કે સેગ વધી શકે છે અને શિયાળુ તાપમાન ઓછું હોય છે સેગ ઓછો હશે આપણે જોઇશું કે સેગ અને ટેન્શન સહિત તમારા બરફથી ઢંકાયેલ કંડકટરની અસર અને તે જ રીતે તમે જે તાપમાનમાં ફેરફાર કહો છો તે પ્લેન ક્ષેત્રમાં અથવા નદી ઓળંગી ટાવર સમાન ઊંચાઇ પર નથી અથવા ડુંગરાળ વિસ્તારમાં પણ સમાન ઊંચાઇ પર નથી પણ તમે જે ટાવરને કહો છો તેના માટે જુદા જુદા પ્રકારનાં કંડક્ટર જુઓ સેગ અને ટેન્શન શું હોવું જોઈએ તે થોડું તે લાંબુ પ્રકરણ છે ફક્ત આ શરૂઆતમાં થોડો થોડો પરિચય જુઓ અને પછી આપણે ગણિત પર આવીશું પ્રથમ કેટલોક પરિચય છે સેગ અને ટેન્શન નું વિશ્લેષણ ઓવરહેડ ટ્રાન્સમિશન તેમજ ડિસ્ટ્રિબ્યુશન લાઇન ડિઝાઇનમાં તે મહત્વનું છે બંને ટ્રાન્સમિશન તેમજ ડિસ્ટ્રિબ્યુશન પરંતુ ટ્રાન્સમિશન એ વધુ મહત્વનું છે ઇલેક્ટ્રિક સર્વિસની સાતત્ય અને ગુણવત્તા મોટા ભાગે તેના પર નિર્ભર છે કે કંડક્ટર યોગ્ય રીતે સ્થાપિત થયેલ છે કે નહીં આમ ડિઝાઇન ઇજનેરે આપેલ તાપમાનના મહત્તમ પવન અને શક્ય બરફ લોડિંગ પર કંડક્ટરને આપવાની સેગ અને ટેન્શન ની માત્રા અગાઉથી નક્કી કરવી આવશ્યક છે આ બધી બાબતો તમારે ધ્યાનમાં લેવાની છે તે મહત્તમ તાપમાન છે હું જ્યારે તેની આ ડિઝાઇન કરીશ ત્યારે મારો અર્થ એ કે સેગ અને ટેન્શનની ગણતરી કરવાનો પ્રયાસ કરીશ તેઓ આત્યંતિક કેસોને ધ્યાનમાં લે છે જે તમારા તાપમાનમાં મહત્તમ પવન છે અને શક્ય તમારા બરફ લોડિંગ આ બધી બાબતોને તેઓ ધ્યાનમાં લેશે અને લાઇન કંડકટર્સની શબ્દમાળાસ્ટ્રિંગીંગ બનાવવા માટે તમારા ટેન્શનને નિર્દિષ્ટ કરવા માટે ઉનાળા અને શિયાળાની સ્થિતિમાં સેગ અને ટેન્શન મૂલ્યોના મૂલ્યને જાણવું આવશ્યક છે કારણ કે મેં તમને ઉનાળામાં કહ્યું હતું કે તે કંડક્ટરનું વિસ્તરણ વધુ હશે તેથી સેગ વધુ હશે આપણે તે જોઇશું અને શિયાળા માં તે ઓછો હશે બરાબર તેથી અતિશય ટેન્શન કેટલીકવાર કંડકટરની જાતે જ યાંત્રિક નિષ્ફળતાનું કારણ બની શકે છે કારણ કે કંડક્ટર ટેન્શન લાઇનના ખૂણા પરના યાંત્રિક લોડ અને માળખાં અને ડેડ એન્ડમાં ફાળો આપે છે ઘણા મુદ્દાઓ એવા છે કે તમે જેને તમે યાંત્રિક વસ્તુઓ તરીકે કહો છો તેના વિશે ઘણા બધા મુદ્દાઓ છે ખાસ કરીને તમે જેને બંને ટાવર પર કંડક્ટર ઇન્સ્ટોલ કરવા માટે કહો છો તેનાથી કનેક્ટ કરવા માટે અને ખાસ કરીને જ્યારે તમે કહો ઊભી ગોઠવણીનો ઉપયોગ કરો ત્યારે તમારે ખૂબ કાળજી લેવી પડશે આડી ગોઠવણી ઠીક છે પરંતુ ઊભી ગોઠવણી કારણ કે સેગ ત્યાં હશે તેથી એક વ્યક્તિએ ખૂબ કાળજી લેવી જોઈએ કે તેને એકસરખી રાખવી જોઈએ તમામ 3 ફેઝ કંડકટરો તેથી ડિઝાઇનમાં મુખ્ય લાક્ષણિકતાઓ અને સપોર્ટ પર તમારા કંડકટરોની સ્ટ્રિંગિંગ મારો મતલબ ડિઝાઇનમાં છે અને તમારે મૂળરૂપે તમારી પાસેના બંને ટાવર પર કંડકટરો જોડવા પડશે પ્રથમ વસ્તુ એકમ લંબાઈ દીઠ કંડકટર લોડ છે તેનો અર્થ એ કે કંડક્ટર પોતે જ તમને ખબર છે કે તે ખૂબ જ હશે તમે ટાવર્સ વચ્ચેનું અંતર જોયું છે જેમ કે 100 𝑚 અથવા 200 𝑚 તે આધાર રાખે છે અથવા તમે જાણો છો કે તમે કયા પ્રકારનાં વોલ્ટેજ સ્તરનો ઉપયોગ કરી રહ્યાં છો અને ટાવરની ઊંચાઇ તેથી તે કિસ્સામાં તમારા માટે કંડકટર માટેનો કંડકટર ખૂબ જ ભારે કંડકટર છે તે પણ આપણે ધ્યાનમાં લેવું પડશે તેથી એકમ લંબાઈ દીઠ કંડકટર લોડ બીજું છે કંડક્ટર ટેન્શન પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ બે સપોર્ટ બે ટાવર્સ વચ્ચેનો અંતર જે ગાળો છે તમારે ધ્યાનમાં લેવું પડશે અને અલબત્ત તાપમાન તમારે ધ્યાનમાં લેવું પડશે આ બધા પરિબળો તમારે ધ્યાનમાં લેવા જોઈએ આગળ તમારો કંડક્ટર નક્કી કરવા માટેનું છે કે જે લોડ ફેકટરને ધ્યાનમાં લેવાની જરૂર છે જે કંડક્ટરનું વજન છે કે જે તમારી પ્રથમ વસ્તુ છે પછી કંડક્ટર પર બરફ અથવા ચોટેંલા બરફનું વજન ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં ત્યાં એક સંભવ છે ત્યાં સંભાવના છે શક્યતાનો અર્થ તે થાય છે કે કંડક્ટર પર બરફ અથવા બરફની રચના થાય છે તે પણ તમારે ધ્યાનમાં લેવું પડશે અને કંડકટરની સામે પવન ફૂંકાય તે પણ આપણે ધ્યાનમાં લેવું પડશે પાછળથી આપણે ગાણિતિક વ્યુત્પન્ન માટે જઇશું આ પવન કંડકટરની સામે ફૂંકાય છે તેથી કંડક્ટરનું મહત્તમ અસરકારક વજન કંડક્ટરના ઊભા વજનના વેક્ટરનો સરવાળો છે જે આપણે ગાણિતિક વ્યુત્પત્તિ સમયે જોઇશું અને આડા પવનના દબાણને કારણે બંને આપણે ધ્યાનમાં લેવાનું છે સૌથી વધુ પ્રતિકૂળ સ્થિતિ નો સમાવેશ કરવો તે અત્યંત મહત્વપૂર્ણ છે મારો મતલબ કે આપણે પ્રતિકૂળ પરિસ્થિતિ પર વિચાર કરવો પડશે ડિઝાઇન દૃષ્ટિકોણથી એવું માનવામાં આવે છે કે પવન લાઇનના જમણા ખૂણા તરફ વહી રહ્યો છે અને તમારા કંડકટરના પ્રોજેક્ટેડ ક્ષેત્રની વિરુદ્ધ કાર્યવાહી કરશે જેમાં બરફ અથવા બરફ જે તેની સાથે ચોંટેલો છે અંદાજિત વિસ્તાર શામેલ હોઇ શકે છે તેનો અર્થ એ છે કે આપણે દરેક બાબતને ધ્યાનમાં લેવાની છે અને જ્યારે પણ આપણે તમારી આ વસ્તુ કે જે પવન લાઇનના જમણા ખૂણા પર વહી રહ્યો છે અને કંડકટરોના અનુમાનિત ક્ષેત્રની વિરુદ્ધ કાર્યવાહી કરે છે મારો મતલબ એ છે કે આપણે આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા આત્યંતિક કેસો ધ્યાનમાં લેવા જોઈએ જ્યારે આપણે ગાણિતિક વ્યુત્પન્ન માટે જઈશું ત્યારે આપણે આના પર આવીશું વ્યવહારિક દૃષ્ટિકોણથી આર્થિક ડિઝાઇન સૂચવે છે કે નીચેના એક કંડક્ટરનો સેગ એ વધારાના પોલની ઊંચાઇથી દૂર રહેવા માટે ઓછામાં ઓછો હોવો જોઈએ મારો મતલબ કે જો તમારો સેગ ઓછો હોય તો ટાવરની ઊંચાઇ અથવા પોલની ઊંચાઇ ઓછી હશે પરંતુ જો સેગ વધુ હોય તો ટાવરની ઊંચાઇ વધુ હશે કારણ કે તમારે થોડા ન્યુનતમ ગ્રાઉન્ડ ક્લિયરન્સની જરૂર છે પછી ત્યાં પર્યાપ્ત ક્લિયરન્સ છે તે વસ્તુ બીજુ જમીનની સપાટીથી ઉપર લાઇનનું પર્યાપ્ત ક્લિયરન્સ પછી ત્રીજો મુદ્દો એ છે કે મિડસ્પેનમાં એક સાથે ઝૂલતા અટકાવવા માટે કંડક્ટર વચ્ચે વધુ પડતું આડુ અંતર પૂરી પાડવાનું ટાળો મારો મતલબ કે તમારે મિડસ્પેનમાં એક સાથે ઝૂલતા અટકાવવા માટે કંડક્ટર વચ્ચે વધુ પડતું આડું અંતર આપવાનું ટાળવું પડશે મારો મતલબ કે આ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે બીજો મુદ્દો એ છે કે કંડક્ટરનો સેગ ઓછો થાય છે કારણ કે તેનું ટેન્શન કંડક્ટરને ઉપર ખેંચે છે કારણ કે જ્યારે તમે બંને ટાવરો પર કંડક્ટરને જોડતા હોવ ત્યારે તે ટેન્શન ખરેખર કંડક્ટરને ખેંચે છે પરંતુ તે જ સમયે ટેન્શન તમારા સ્થિતિસ્થાપક ખેંચાણથી કંડક્ટરને લંબાવે છે જે ટેન્શનને દૂર કરે છે અને સેગને વધારે છે ખૂબ જ રસપ્રદ છે કે જે કંડક્ટરનો સેગ જુઓ તે ઘટે છે કારણ કે ટેન્શન કંડક્ટરને ખેંચે છે જે સારું છે પરંતુ તે જ સમયે ટેન્શન સ્થિતિસ્થાપક ખેંચાણથી કંડક્ટરને લંબાવે છે જે ટેન્શનને દૂર કરે છે અને સેગને વધારે છે આ પરિબળો છે જે પછીથી આપણે ગણિતમાં જોઈશું કારણ કે આપણે તે પણ ધ્યાનમાં લેવું પડશે કે તમે જેને કહો છો તેને ધ્યાનમાં લેવું જોઈએ કે ટેન્શન વાસ્તવિક ક્રોસ સેક્શન બધું આપણે ધ્યાનમાં લેવું પડશે ખૂબ ખૂબ આભાર આપણે ફરી પાછા મળીશું